હું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ I પરના 6 વ્યાખ્યાનમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે બે વેરીએબલના ફંક્શનની લીમીટ વિષે ચર્ચા કરીશું તેથી આજે આપણે ખાસ કરીને હવે વિવિધ વેરીએબલ્સના ડીફ્રેનસીઅલ કેલ્ક્યુલસ અને ફંકશન્સ વિશે વાત કરી રહ્યા છીએ અને હું લીમીટ રજૂ કરું તે પહેલા આ ફંક્શન કયા પ્રકારના છે મતલબ કે કેટલાક વેરીએબલ્સ માટે તે ચર્ચા કરીશ તેથી અહીં પ્રથમ હું તમને બે વેરીએબલના ફંક્શનનો પરિચય આપું તેથી એક ફંક્શન z f x y જેથી તે એક વેરીએબલનું ફંક્શન જેવું જ છે પરંતુ આપણે ત્યાં y x જેવું વિચારીએ છીએ તેથી તેઓ એક જ વેરીએબલ તરીકે ઉપયોગમાં લેવાય છે પરંતુ હવે અહીં z બે વેરીએબલ x and y પર આધારિત છે તો તે બે વેરીએબલનું ફંક્શન છે અને x અને y ના બે વેરીએબલ્સનું આ એક રીયલ વેલ્યુડ ફંક્શન છે જો x y પ્લેન ના ચોક્કસ ભાગના પ્રત્યેક x y ને જેને ફંક્શનનું ડોમેન કહેવામાં આવે છે અને જો આપણે આ વેલ્યુનો ઉપયોગ કરીને સોંપીએ તો આ નિયમ f એ કેટલાક આપેલા નિયમ f x y અનુસાર રીયલ વેલ્યુ માટે z f x y ની બરાબર છે તો પછી આપણે આ ફંક્શનને બે વેરીએબલના ફંક્શન તરીકે કહીએ છીએ તો ડોમેન શું છે ડોમેન મૂળભૂત રીતે x yપોઇન્ટ્સનો સમૂહ છે એ x y પ્લેન જેના માટે f x y એ વ્યાખ્યાયિત થયેલ છે અને રેંજ રેંજ એ પોઈન્ટxy ને અનુરૂપ z ના એકંદરે શક્ય કિંમતોનો સંગ્રહ છે તેથી અહીં આપણે આ x y ને ડીપેનડેન્ટ ઇનડીપેનડેન્ટ વેરીએબલ્સ અને z ડીપેનડેન્ટ વેરીએબલ તરીકે કહીશું તેથી ચલો આ પરિસ્થિતિમાંx y અને z અક્ષોની સંકલન પ્રણાલીને ધ્યાનમાં લઈએ ઉદાહરણ તરીકે આ પોઈન્ટ દ્વારા અહીં સૂચવવામાં આવેલા x y પ્લેનમાં આ પોઈન્ટ છે અને x y પ્લેનમાં આ પોઈન્ટનું સંકલન x અને y દ્વારા આપવામાં આવ્યું છે તેથી આ પોઈન્ટને અનુરૂપ જો આપણે આ f x y ની ગણતરી કરીએ તો દાખલા તરીકે આ ફંક્શનના આ પોઈન્ટx y પર z અક્ષ સાથે અહીંની ઉંચાઇ એ f x y તેથી આ અહીં 3 ડાઈમેન્સનલ સિસ્ટમ x કોઓર્ડિનેટ કોમા y કોઓર્ડિનેટ અને z કોઓર્ડિનેટ માં જે પોઈન્ટ છે તે fxy છે તેથી હવે જો આપણે ડોમેનના પોઇન્ટને અનુરૂપ આ બધા પોઈન્ટ એકત્રિત કરીશું તો અહી આ સપાટી રચાય છે તેથી અહીં 3 ડાઈમેન્સનલ પ્લેનમાં બે વેરીએબલ્સનું આ ફંક્શન સપાટીને રજૂ કરે છે તો આ ફંક્શન z એ f x y ની બરાબર છે જે આ 3 ડાઈમેન્સનલ કોઓર્ડિનેટ સીસ્ટમની સપાટીને રજૂ કરે છે તેથી ચાલો હવે આ ઉદાહરણને ધ્યાનમાં લઈએ z1 x2 y2 તેથી કારણ કે આ z રીયલ છે તો પછી અહીંની દલીલ ≥0 અને આ સૂચવે છે કે x2y2≤1 અને તેથી અમે ડોમેન D મેળવીએ છીએ જે અહી R2 માં બધા જ બધા પોઇન્ટ સમાવે છે મતલબ કે તે બંને રીયલ છે તેથી xy પ્લેનમાં જ્યાં x2y2≤1 તેથી આ xy પ્લેન DxyR2x2y2≤1 માં પરિપત્ર ડિસ્ક છે જે આ ફન્કશન z1 x2 y2 અને રેંજ માટે ડોમેન રચે છે તેથી આ ડોમેનના પોઇન્ટ્સના z ના સંભવિત વેલ્યુસ ની વેલ્યુ તે રેંજ છે તેથી જો તમે અહીં x2y2≤1 નોટિસ કરો છો તો અહીંના વર્ગમૂળની આ વેલ્યુ 0 અને 1 હશે તેથી તે અહીંની રેંજ Rz∈R0≤z≤1 છે તેથી આ ફંક્શનનો આલેખ છે જે મૂળભૂત રીતે ગોળાના ભાગથી ઉપરનો ભાગ છે તેથી અહીં z અક્ષ x અક્ષ અને y અક્ષ તેથી અહીં આ ડોમેન જે સર્ક્યુલર ડિસ્ક x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લેસ ધેન ઇકવલ ટુ 0 છે અને આ સર્ક્યુલર ડિસ્કના દરેક પોઈન્ટએ આપણે z ની કિંમતની ગણતરી કરી છે અને સપાટી ને દોરેલ છે તેથી આ બે વેરીએબલ્સ ના ફંક્શનનો ની જીયોમેટ્રીકલ ઇન્ટરપ્રિટેશન છે હવે પછીથી આપણે લીમીટ અને કંટીન્યુટી ભાગ તરફ આગળ વધીએ તે પહેલાં અમને xy પ્લેનમાં બે પોઈન્ટ્સ વચ્ચેના અંતરની વિભાવનાની જરૂર છે તેથી જો આપણી પાસે બે પોઈન્ટ્સ P અને Q હોય તો અહીં x0 y0 અને x1 y1 બે કોઓર્ડીનેટ્સ છે તો પછી આ બે પોઈન્ટ્સ વચ્ચેનું અંતર કેટલું છે તેથી જે આપણે સરળતાથી શોધી શકીએ કે જો આપણે આ ત્રિકોણ રચીએ છે તો અહીં આ ઉંચાઈ y1 y0 જેવી હશે અને આ હવે x1 x0 થઈ જશે અને હવે આ અંતર P Q જે x1 x02y1 y02 હશે તેથી આ અંતર x1 x02y1 y02 છે અમે હવે પોઇન્ટ Px0 y0 ના પડોસીને પણ રજૂ કરીશું તેથી જો પોઇન્ટ્સ ને xy પ્લેનમાં x0 y0 તરીકે આપ્યું છે જે P દ્વારા અહીં નોંધ્યું છે તે પછી અમે હવે રજૂ કરીશું કે આ પોઈન્ટ P નો ડેલ્ટા નેહબરહુડ શું છે જે સામાન્ય રીતે NP અથવા NPδ દ્વારા સૂચવવામાં આવે છે તેથી અહીં NP≔xyx x02y y02δ તેથી સ્વાભાવિક રીતે હવે આ અહીં ફરીથી ઓપન સરક્યુંલર ડિસ્ક છે જે અહીં રજૂ થાય છે તે પોઈન્ટ P છે અને ત્રિજ્યા અહીં δ છે અને હવે આ ડિસ્કના બધા પોઇન્ટ અહીં આ સંબંધને સંતોષે છે તેથી આ પોઈન્ટ P નો નેહબરહુડ છે નોંધ લો કે આ એક ઓપન નેહબરહુડ છે કારણ કે બાઉન્ડ્રી શામેલ નથી જો આપણે અહીં δ ની બરાબર કરતા ઓછી સમાવીએ છીએ તો પછી આ ડિસ્કની સીમા એટલે કે વર્તુળ પણ શામેલ કરવામાં આવશે તેથી આ P નો ઓપન નેહબરહુડ અથવા આ ત્રિજ્યા સાથે δ છે આ નેહબરહુડ માટે સૌથી સામાન્ય વ્યાખ્યા છે પરંતુ અમે નેહબરહુડ ની ઓળખાણ પણ આ પોઈન્ટ P ની આસપાસના સ્ક્વેર તરીકે કરી શકીએ છીએ જે x દ્વારા રજૂ થયેલ છે જે x0 δ અને x0δ વચ્ચે છે y પણ y0 δ અને y0δ વચ્ચે છે અને આ અહી સ્ક્વેર દ્વારા દર્શાવવામાં આવે છે તે અહીં અડધા ભાગની સાથે આ δ છે અને P એ પોઈન્ટ છે તેથી એક વેરિયેબલની ફંક્શનની લીમીટ તેથી અમે હવે યાદ કરીએ છીએ કે અમે બે વેરિયેબલના ફંક્શન માટેની લીમીટ નો ખ્યાલ રજૂ કરતાં પહેલાં પ્રથમ એક વેરિયેબલના ફંક્શનની લીમીટ વિશે ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે અને મુખ્યત્વે હવે આપણે લિમિટની આ ડેલ્ટા એપ્સીલોન વ્યાખ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે ઘણા વેરીએબલના ફંક્શન માટેની લીમીટ વિશે ચર્ચા કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અહીં આપણે એક વેરીએબલ કેસ માટે કહીએ છીએ કે આ x→x0fxL જો દરેક ϵ0 માટે જો દરેક ϵ0 માટે હોય તો ત્યાં અસ્તિત્વમાં δ0 છે તેથી બધા x માટે તેથી તે બધા x જે આ x ના આ નેહબરહુડ સાથે સંકળાયેલા છે તે સૂચવે છે કે fx LL તેથી ચાલો હું આ પ્લોટની સહાયથી તમને આ ખ્યાલને રજૂ કરું તેથી આપણી પાસે એક ફંકશન f છે જેની લીમીટ x જે x0પાસે આવે છે જે L છે તેથી આ અહીં પોઈન્ટ x0 છે આ પોઈન્ટ x0 છે અને પછી આને અનુલક્ષીને આ વેલ્યુ L અહીં છે તેથી આ વ્યાખ્યા શું કહે છે તે દરેક ને અનુરૂપ છે તેથી આ ખૂબ ઓછી સંખ્યા અથવા કંઈપણ હોઈ શકે છે તેથી આ એપ્સીલોન પોઝિટિવ એનો અર્થ છે જે અહીં આ L ની આસપાસના અંતર દ્વારા સૂચવવામાં આવે છે તેથી દરેક એપ્સીલોન માટે તેમછતાં નાના હંમેશાં આ x0 ની નેહબરહુડમાં અસ્તિત્વમાં છે અને હવે કેસ છે જો તમે નેહબરહુડમાં કોઈ x લેશો તો તેથી આ δ છે તેથી જો તમે હવે આ નેહબરહુડમાં કોઈ પોઈન્ટ લો છો તો કિંમત અથવા આ f ની કિમંત નો તફાવત માઈનસ આ L એ કરતા ઓછી હશે હા આ અહીં છે તો ચાલો હું તે લખી દઉં આ ϵ છે તેથી તે તફાવત કરતા ઓછો હશે અને આ ફન્કશન x પર નિર્ધારિત ન થઈ શકે જે x0 બરાબર છે તેથી પોઈન્ટ x0 પર ફન્કશનની લીમીટને નિર્ધારિત કરો ફંક્શનને આ પોઈન્ટ x0 પર વ્યાખ્યાયિત કરી શકાતું નથી અને તેથી અહીં x x0 ની બરાબર છે તે બાકાત રાખવામાં આવ્યું છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે આ તફાવત f L કરી શકીએ તો આ તફાવત અહીં f L જો આપણે આ તફાવતને નાનો બનાવી શકીએ જેમ કે આપણે આ x0 ની આજુબાજુના નાના નેહબરહુડનો વિચાર કરીશું તો આપણે કહીએ કે આ f એ f ની લીમીટની સમાન છે x→x0fxL તેથી ચાલો હવે આ દાખલો લઈએ કે આ 3x 1 ની લીમીટ શું છે જયારે x 1 તરફ જાય છે અને તેની સ્પષ્ટતા અહીં છે કે આ કિસ્સામાં લીમીટ 4 છે અને આપણે હવે આ ϵδ સિધ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરીશું કે આ ફન્કશનની લીમીટ 3x 1 તેથી આપણે શું બતાવવાની જરૂર છે આપણને બતાવવાની જરૂર છે કે આપેલ માટે ત્યાં અસ્તિત્વમાં છે તેથી કે x 1δ તેથી આ એક δ આસપાસનું નેહબરહુડ છે જો આપણે આ નેહબરહુડ માંથી કોઈ પોઈન્ટ લઈએ તો આ સૂચિત કરશે કે આ 3x1 4ϵ તેથી આને સાબિત કરવા માટે આપણે અહીં આ તફાવત 3x1 43x 33x 1 સાથે પ્રારંભ કરીશું તેથી આ મોડ્યુલસ | x 1 | તેથી આ નેહબરહુડ ના તમામ x સંતોષકારક છે કે | x 1 | δ તેથી અહીં 3 ત્યાં હતો તેથી 3δ કરતાં ઓછા અને હવે અમારું લક્ષ્ય શું છે આ તફાવત ને ઓછો કરવો આપલે એપ્સીલોન કરતા તેથી જો આપણે અહીં અત્યારે આને કરતા ઓછો અથવા સમાન સેટ કરીએ છીએ તો આપણને δ અને વચ્ચેનો સબંધ મળે છે આપેલ માટે હવે આપણે પસંદ કરી શકીએ છીએ જેમ કે આ તફાવત કરતા ઓછો થઈ જશે તો રીલેશન શું છે રીલેશન 3δ≤ϵ છે તેથી જો આપણે આ δ≤3 પસંદ કરિએ છીએ આપેલ ϵ માટે જો તમે આ δ≤3 પસંદ કરો છો તો પછી કોઈપણ આપેલ માટે અમારો આ રીલેશન છે કે 3x1 4ϵ જે આપણે અહીં જોયું છે આ તફાવત ϵ કરતા ઓછો છે આ રીલેશનને કારણે આપણે આ δ≤3 પસંદ કરી શકીએ છીએ જ્યારે પણ બધા | x 1 | δ માટે આ તફાવત કરતા ઓછો થઈ જશે આપણે આ પ્લોટ માં પરિસ્થિતિ જોઈ શકીએ છીએ તેથી આ એક દાખલો છે અને x 1 પર ફંકશન ની વેલ્યુ 4 છે અને હવે તમે કોઈ નેહબરહુડ લો છો તેથી ઉદાહરણ તરીકે અમે આ નેહબરહુડને અહીં પસંદ કર્યો છે તેથી ત્યાં અસ્તિત્વમાં છે જે આ ક્ષેત્રમાં આ એક ફરીથી આને અનુરૂપ છે તેથી સામાન્ય રીતે જ્યારે ϵ નાનો હોય છે ત્યારે પણ નાનો હોય છે અને જ્યારે ϵ મોટો હોય ત્યારે આપણે તે પોઈન્ટ ની આસપાસ એક મોટો નેહબરહુડ હોઈ શકીએ છીએ તેથી હમણાં પૂરતું અહીં આપણે આ પોઈન્ટ 4 ની આસપાસ એક મોટું નેહબરહુડ પસંદ કર્યું છે અને તે પછી તેને અનુરૂપ આ δ પણ મોટો છે તેથી આ નેહબરહુડમાં આ બધા x આ રીલેશનને સંતોષે છે કે આ ફન્કશન માઇનસ 4 નો તફાવત ϵ કરતા ઓછો છે તેથી લીમીટના અસ્તિત્વ માટે શું થશે જો લીમીટ અસ્તિત્વમાં ન હોય તો ઉદાહરણ તરીકે આ કિસ્સામાં x x0 ની નજીક જતા જમણી કે ડાબી બાજુની લીમીટ L બરાબર નહીં હોય અને તો શું થશે જો આપણે અહીં આ L ની આસપાસ એક નેહબરહુડ મેળવવાનો પ્રયાસ કરશું અને આ x0 ની આસપાસના અનુરૂપ નેહબરહુડ અસ્તિત્વમાં હશે કે નહીં તેથી અહીં ઉદાહરણ તરીકે આ ϵ નેહબરહુડ છે પરંતુ આપણે આ કિસ્સામાં શું જોયે છે કે આ x0 નો કોઈ નેહબરહુડ નથી તમે જે પણ નાનો નેહબરહુડ લો છો અને આ વચ્ચેનો કોઈપણ x ફંકશન વેલ્યુ અને આ લીમીટ વચ્ચેનો તફાવત આ ϵ કરતા વધારે હશે અહીં તેથી તે સ્પષ્ટપણે દેખાય છે કે તમે આ નેહબરહુડમાં અહીં કોઈ પોઈન્ટ લો અને પછી f અને આ L નો તફાવત આપેલ ϵ કરતા વધશે તેથી આ પરિસ્થિતિમાં આપણી પાસે એવી સંભાવના નથી કે આપેલ માટે આ x0 ની આસપાસ δ નેહબરહુડ અસ્તિત્વમાં છે તેથી આ પરિસ્થિતિમાં આપેલ માટે ત્યાં કોઈ અસ્તિત્વમાં નથી જેમ કે f માઈનસ L નો તફાવત કરતા ઓછો છે જ્યારે આ x આ નેહબરહુડ માંથી છે ફરીથી યાદ કરો લીમીટ નું અસ્તિત્વ એ હતું કે લીમીટ x એ x naught f તરફ જાય છે જે L ની બરાબર છે અને આનો અર્થ એ કે L ના દરેક નેહબરહુડ તેથી L ના દરેક નેહબરહુડ કે જે N દ્વારા રજૂ થાય છે ત્યાં x0 ના કેટલાક નેહબરહુડ અસ્તિત્વમાં છે જેમ કે f આ L નેહબરહુડ થી સંબંધિત છે જ્યારે x આ x0 નેહબરહુડ થી સંબંધિત છે x0 નું નેહબરહુડ તેથી બે વેરિયેબલના ફંક્શનની લીમીટ વિષે અમે હવે ચર્ચા કરીશું તેથી આ ફક્ત અહીંની આ સામાન્ય વ્યાખ્યા છે તેથી આ x બે ડાઈમેન્સનલ પ્લેનમાં એક પોઈન્ટ છે ઉદાહરણ તરીકે xy પ્લેનમાં અને ફરીથી આ વ્યાખ્યા લીમીટની વ્યાખ્યાને સામાન્યીકરણ માટે કરવામાં આવશે તેથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં આપણે z fx y તરીકે બે વેરીએબલ્સ નું ફંક્શન લઈએ છીએ જે ડોમેન D વ્યાખ્યાયિત થયેલ છે અને આ P x0 y0 ને પોઇન્ટ D બનાવીએ તેથી જો આપેલ રીઅલ નંબરના એપ્સીલોન માટે જો કે નાનું છે આપણે એક રીઅલ નંબર શોધી શકીએ છીએ જેમ કે નેહબરહુડ ના દરેક પોઈન્ટx y માટે આ પોઈન્ટ x0 y0 તે fx Lϵ ને સંતોષે છે અને પછી આપણે L ને લીમીટ કહીશું તો તેનો અર્થ શું છે કે આ fx y માઈનસ L એ એપ્સીલોન કરતા ઓછા છે જ્યાં પણ આ x y આ x નોટ y નોટ નાં ડેલ્ટા નેહબરહુડ માં આવે છે તેથી જો આપેલ એપ્સીલોન માટે આપણે આવા ડેલ્ટા શોધી શકીએ તો અમે કહીશું કે સેલ fx y ની લીમીટ છે ફરીથી આ લીમીટના અસ્તિત્વ માટે ફંક્શનને x0y0 પર વ્યાખ્યાયિત કરી શકાતું નથી અને તેથી આપણે આ xy જે x0y0 ની સમાન છે એને બાકાત રાખી શકીએ અને પછી આ રીયલ નંબર L ને ફંક્શન fx y જેમ કે xy→x0y0 ની લીમીટ કહેવામાં આવે છે સાંકેતિક રીતે આપણે ફરીથી xyx0y0fxyL સૂચવીએ છીએ તેથી જો તમે આ વેરીએબલને હવે બે વેરીએબલના આ ફંક્શન થી લો છો lim⁡xy00x2y2sin 1x2y2 0 અમે ϵδ અભિગમનો ઉપયોગ કરીને આ લીમીટ 0 છે તે સાબિત કરવા માગીએ છીએ તો આપણે કેવી રીતે આગળ વધવું હવે x y ≠ 00 માટે કારણ કે 00 પર આ ફંક્શન વ્યાખ્યાકિત નથી અને આપણે આ તફાવતને ધ્યાનમાં લઈએ છીએ ફંક્શન નો તફાવત જે x2y21x2y2 મર્યાદિત વેલ્યુ 0 કરતા ઓછું છે જો આપણે હવે આ તફાવતથી પ્રારંભ કરીએ તો આ x2y2 છે કારણ કે આ સકારાત્મક બનશે અને sin1x2y2 ની એબ્સોલ્યુટ વેલ્યુ અને આપણે જાણીએ છીએ કે આ sin ની વેલ્યુ હંમેશા 1 અને 1 ની વચ્ચે રહે છે તેથી આ ક્વાટીટી 1 દ્વારા બંધાયેલ છે તેથી આ 1 કરતા ઓછી અથવા બરાબર છે તેનો અર્થ એ કે આ તફાવત x2y2 ની બરાબર અથવા ઓછો છે અને આપણે શું જાણીએ છીએ આ 00 પોઈન્ટનો નેહબરહુડ કારણ કે આ લીમીટ ને 00 સુધી લઈ જઈએ છીએ તો આ 00 નું નેહબરહુડ અથવા આ 00 નું નેહબરહુડ શું છે તે છે 022δ અથવા x2y22 તેથી આપણે ત્યાં આ અસમાનતાનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ નેહબરહુડમાં x2y2 જે 2 કરતા ઓછો છે અને અમે આપેલ માટે આ તફાવત કરતા ઓછો સેટ કરવા માગીએ છીએ અને અમે આવી અસમાનતાને સંતોષતા એવા ની શોધ કરી રહ્યા છીએ તેથી અહીં આ તફાવત જો તમે કરતા ઓછા બનાવવા માંગતા હો પછી આપણે આ રીલેશન ને δ અને વચ્ચે મેળવી શકીએ છીએ તેથી આપેલ માટે જો તમે પસંદ કરો છો કે 2≤ϵ તો અમે આ લીમીટ સાથે પૂર્ણ કર્યું છે કે આ માટે આ તફાવત ϵ કરતા ઓછો છે જે 2≤ϵ ને સંતોષે છે તેથી જો અહીં આપેલ માટે જો તમે 2≤ϵ પસંદ કરો છો તો ફંકશન વેલ્યુ અને તેના મર્યાદિત વેલ્યુ વચ્ચેનો આ તફાવત ϵ કરતા ઓછો હશે તેથી આ અહીં ϵ કરતા ઓછું હશે ϵ કરતા ઓછું હશે જો આપણે આ નેહબરહુડ માંથી x y લઈએ તેથી ફરી આને રિકોલ કરવા માટે આપણે કોઈ પણ પોઈન્ટ x y ≠ 00 પરની ફંક્શન વેલ્યુ અને તેના મર્યાદિત વેલ્યુ વચ્ચેના તફાવતથી પ્રારંભ કરી દીધો છે અને કોઈક રીતે આપણે આ તફાવતને તેના સંદર્ભમાં ફરીથી લખવો પડશે જેથી આપણે આ ડેલ્ટા અસમાનતાનો ઉપયોગ x0 y0 પોઈન્ટ જે આ કિસ્સામાં 00 છે તેથી કરી શકાય છે અને એકવાર આ δ પર પહોંચ્યા પછી અમે સેટ કરી શકીએ કે આ કરતા ઓછુ અથવા બરાબર હોવું જોઈએ કારણ કે આપણે આ તફાવત બનાવવા માંગીએ છીએ આ તફાવત અહીં ફંક્શન N માઈનસ આ મર્યાદિત વેલ્યુ જે કરતા ઓછા છે તેથી આ તફાવતમાંથી આપણે કહી શકીએ કે આપેલા ϵ માટે અસ્તિત્વ ધરાવે છે રીલેશન એ છે કે 2≤ϵ તેથી બીજું ઉદાહરણ છે જ્યાં આપણે તે સાબિત કરવાની જરૂર છે xy00xyx2y20 તેથી આ કિસ્સામાં ફરીથી ફંક્શન વ્યાખ્યાકિત નથી જ્યારે x y → 00 આ કારણોસર x2y2 છે તેથી આ 0 બનશે પરંતુ હવે આપણે શું સાબિત કરીશું કે આ લીમીટ 0 છે આપણે અહીં સીધા 00 ને સબસ્ટીટ્યુટ કરી શકીએ નહીં કારણ કે આ 0 અને પછી 0 જેવું હશે અને આવો કોઈ એલ'હોસ્પિટલL'hospital નિયમ નથી જ્યાં અમે એક વેરીએબલ ના કિસ્સામાં લાગુ કરી શકીએ છીએ જે આપણી પાસે એલ'હોસ્પિટલL'hospital નો નિયમ છે અને જે કહે છે કે ડેરીવેટીવ ની આ લીમીટ ડેરિવેટિવ્ઝના ગુણોત્તરની લીમીટ જેટલી હશે પરંતુ અહીં તેથી આપણે આ એક્સપ્રેશનમાં સીધા x અને y ની કિંમત બદલી શકીએ નહીં તેથી અમે સાબિત કરીશું કે આ લીમીટ 0 છે ફરીથી ϵδ નો ઉપયોગ કરીને તેથી અમે આ x y≠0 0 લઈએ છીએ અને પાછલા ઉદાહરણની જેમ આપણે ફરીથી ધ્યાનમાં લઈએ છીએ આ ફંક્શન વચ્ચેનો તફાવત જે xyx2y2 0 અને હવે તેથી આ xyx2y2 બરાબર છે અને હવે આ સકારાત્મક છે તેથી આપણી પાસે મૂળભૂત |xy|x2y2 છે અને હવે ઉદ્દેશ એ જ છે કે તમે નેહબરહુડ ની અસમાનતાના સંદર્ભમાં બધું લખવા માંગો છો જે આ કિસ્સામાં હશે કારણ કે આપણી પાસે 00 પોઈન્ટ છે જે x2y2 હશે તેથી હવે આપણે આ એક્સપ્રેસન ને x2y2 ના રૂપમાં કન્વર્ટ કરીશું તેથી હવે અહીં આપણે જોશો કે તમે આ અસમાનતા x y2 લો છો જે હંમેશાં 0 થી વધારે અથવા બરાબર હોય છે કારણ કે અહીં સ્ક્વેર છે અને પછી આપણે અહીં શું મેળવી શકીએ x2y2 2xy0 જે સૂચિત કરશે તે આ x2y22xy અને તે પછી તેથી અહીં તમારી પાસે 2xy કરતા વધારે x2y2 છે આપણે એબ્સોલ્યુટ વેલ્યુ લઈ શકીએ છીએ તેથી અહીં x2y2 સકારાત્મક છે તેથી આપણી પાસે 2 છે અને xy આ xy ના ૨ ગણા કરતા વધારે છે અને આ xy કરતા વધારે છે તેથી આ કિસ્સામાં અમે આ અસમાનતાનો ઉપયોગ કરી શકીએ છીએ કે x2y2 એ xy ની એબ્સોલ્યુટ વેલ્યુ કરતા વધારે છે આ રીલેશન રાખવાથી હવે આપણે આ | xy | ને મોટી કવાંટીટી દ્વારા બદલી શકીએ જે x2y2 છે અને x2y2 દ્વારા વિભાજિત તેથી અહીં હવે અમને x2y2 મળ્યો અને અમે ફરી આ ડેલ્ટાના આ નેહબરહુડને ધ્યાનમાં લીધો જે 22δ છે તેથી અમે કહ્યું છે કે 22δ ઓછામાં ઓછું 00 ની નજીકમાં છે અને હવે અમે કહીએ છીએ કે આ તફાવત એપ્સીલોન કરતા ઓછી છે તેથી ફરીથી આપણે તે જ વિચારનો ઉપયોગ કરીશું તેથી અહીં તે ϵ ની બરાબર અથવા ઓછી છે તેથી આ એક્સપ્રેશન ફંક્શન અને મર્યાદિત વેલ્યુ વચ્ચેનો તફાવત ϵ કરતા ઓછો છે જો આપણે આ રીલેશન પસંદ કરીએ તો δ એ કરતા ઓછું અથવા બરાબર છે તેથી આપેલ માટે જો આપણે બરાબર અથવા ϵ કરતા ઓછું કંઈપણ પસંદ કર્યું હોય તો પછી ફંકશન વેલ્યુ અને તેના મર્યાદિત વેલ્યુ વચ્ચેનો તફાવત ϵ કરતા ઓછો હશે તેથી આપેલ માટે જે કરતા ઓછા નો ઉપયોગ કરે છે તો પછી ફંકશન વેલ્યુ માઈનસ મર્યાદિત વેલ્યુ વચ્ચેનો આ તફાવત ϵ કરતા ઓછો હશે તેથી હવે નિષ્કર્ષ કાઢવા માટે તેથી અમે બે વેરીએબલ્સના ફંક્શન મુખ્યત્વે Zfxy વિષે ચર્ચા કરી છે તેથી અહીં x અને y તેઓ સ્વતંત્ર વેરીએબલ્સ છે તેથી તેઓ કોઈપણ વેલ્યુ લઈ શકે છે અને આ તે ફંકશનલ વેલ્યુ પર આધારિત છે અને આપણે એ પણ જોયું છે કે આવા ફંકશન્સ xyz પ્લેન માં સપાટીને રજૂ કરે છે અમે લીમીટ ની વ્યાખ્યા વિશે પણ ચર્ચા કરી છે ખાસ કરીને ϵδ વ્યાખ્યા જે આપેલ નંબર L લીમીટ છે તે કોઈક રીતે સાબિત કરવા માટે ખૂબ ઉપયોગી છે આ ϵδ અભિગમની સહાયથી અમે લીમીટ મેળવી શકતા નથી પરંતુ જો આપણને લીમીટ વિશે થોડો ખ્યાલ હોય તો આ ϵδ અભિગમનો ઉપયોગ L લીમીટ છે તે ચકાસવા માટે થઈ શકે છે કારણ કે હવે આપણે આ બે વેરીએબલના કિસ્સામાં શું અવલોકન કરીશું જ્યારે આપણી પાસે બે વેરીએબલના ફંકશન્સ છે તો પછી ઘણા ભાગો છે જે xy પ્લેન ના કોઈ વિશિષ્ટ પોઈન્ટ સુધી પહોંચે છે અને આ સંપૂર્ણપણે અલગ છે જે આપણે એક વેરીએબલના કિસ્સામાં જોયું છે જ્યાં બે ભાગ હતા એક જમણી બાજુથી એક ડાબી બાજુથી અને આપણે જમણી બાજુથી ડાબી બાજુથી લીમીટ મેળવતા અને પછી જો તે બંને સમાન હોય તો લીમીટ અસ્તિત્વમાં છે તેમ કહીશું પરંતુ હવે આ કિસ્સામાં કારણ કે તમે ઘણી દિશાઓથી કોઈ વિશિષ્ટ પોઈન્ટ સુધી પહોંચી શકો છો તેથી કેટલાક માર્ગ સાથે આવવું શક્ય નથી કારણ કે આ મર્યાદિત પ્રક્રિયામાં ઘણા અનંત ભાગો શામેલ છે તેથી આ eϵδ અભિગમ ખૂબ ઉપયોગી થશે એકવાર અમને લીમીટ વિશે થોડો ખ્યાલ આવે અને તે પછી લીમીટ ની આ વેલ્યુ નો ઉપયોગ સાબિત કરવા માટે કરી શકાય છે કે આ ખરેખર લીમીટ છે તેથી હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે લીમીટ વિષે વધુ શીખીશું ખાસ કરીને લીમીટ નું મૂલ્યાંકન આ એવા સંદર્ભો છે જેનો આપણે આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખુબ ખુબ આભાર